આગળ આપણે થોડો વિલંબ પેદા કરવા માટે લૂપ કાઉન્ટર તરીકે રજિસ્ટર્ડ જોડીનો ઉપયોગ કરવાના ઉદાહરણ પર ધ્યાન આપીશું તેથી તમે જુઓ છો કે આ ઉદાહરણમાં પ્રથમ LXI B સૂચના છે તે 1000 હેક્સ મૂલ્ય સાથે રજિસ્ટર જોડી BC લોડ કરશે તેથી B રજિસ્ટર ને આ 10 મૂલ્ય મળશે અને C રજિસ્ટર ને 00 મૂલ્ય મળશે તેથી પરિણામે કુલ BC જોડી હવે 1000 હેક્સ મૂલ્ય ધરાવે છે હવે આગળની સૂચના DCX B છે તેથી તે BC જોડીમાં 1 થી ઘટાડો કરશે અને આ વાસ્તવમાં આ જોડીની કિંમતમાં 1 દ્વારા ઘટાડો કરી રહ્યું છે તેથી વાસ્તવમાં C મૂલ્ય FF બનશે અને આ B મૂલ્યમાં ફેરફાર કરવામાં આવશે તે મુજબ આગળ આપણે તપાસ કરવાની જરૂર છે કે BC જોડી 0 બની ગઈ છે કે નહીં અને જેમ આપણે કહ્યું કે આ DCX સૂચના 0 ફ્લેગને અસર કરતી નથી જ્યારે તે સ્ટેટસ ફ્લેગ ને અસર કરતા સિંગલ ડિજિટ DCRમાં ઘટાડો કરે છે તેથી આ DCX સૂચના ફ્લેગ રજિસ્ટર ને અસર કરતી નથી તેથી આપણે ગોળ ગોળ રસ્તો લેવો પડશે તેથી આપણે C રજિસ્ટર ની સામગ્રીને રજિસ્ટર માં ખસેડીએ છીએ તેથી MOV AC અને આ વિચાર સાથે કે જ્યારે આ BC રજિસ્ટર સામગ્રી 0 બનશે ત્યારે B અને C રજિસ્ટર બંનેમાં 0 હશે તેથી આપણે ORA B કરીએ છીએ અથવા B રજીસ્ટર સાથે એક્યુમ્યુલેટર તેથી A રજિસ્ટર ને C નું મૂલ્ય મળ્યું છે તેથી જો બંને રજિસ્ટર B અને C 0 હતા તો આ OR એક્યુમ્યુલેટર ઑપરેશન 0 હશે અને OR એક્યુમ્યુલેટર ORA સૂચના સ્ટેટસ રજિસ્ટર અથવા સ્ટેટસ ફ્લેગ ને અસર કરે છે તેથી Z ફ્લેગ ને અસર થશે તેથી આપણી પાસે JNZ લૂપ જેવો લૂપ હોઈ શકે છે તેથી ત્યાં તે આ સૂચના પર પાછા જશે કે જેનું લેબલ લૂપ છે જુદા જુદા એસેમ્બલર્સ માં તમને થોડી વિવિધતા જોવા મળશે જેમ કે કેટલીકવાર આ લેબલ્સ સીધા આ રીતે લખવામાં આવે છે જ્યાં ઓપકોડ અને સૂચના વચ્ચે ખાલી જગ્યા હોય છે કેટલાક કિસ્સાઓમાં તમે જોશો કે આ લૂપ પછી કોલોન હશે તેથી તે રીતે આપણને આ લૂપ એક લેબલ તરીકે મળ્યું છે તેથી તે તેના જેવા કેટલાક એસેમ્બલર્સ માં ઓળખાય છે તેથી આગળ આપણે જોઈશું કે જે વિલંબ રજૂ કરવામાં આવ્યો છે તેની ગણતરી કેવી રીતે કરવી જેમ કે મેં કહ્યું કે આ લૂપિંગ નો ઉપયોગ મુખ્યત્વે આ વિલંબ જનરેશન માટે થાય છે કારણ કે કોડ સેગ્મેન્ટ જે આપણે જોયું છે તે તે રીતે અન્ય કોઈ અર્થપૂર્ણ કાર્ય કરી રહ્યું નથી તેથી આ હેતુ માટે આપણે એ જાણવાની જરૂર છે કે પૃથક સૂચનાઓ માટે જરૂરી સમય શું છે 8085 આર્કિટેક્ચર માં આ પૃથક કલોક ચક્રને T સ્ટેટ્સ અથવા સમયના પગલાં અથવા પૃથક કલોક ના પગલાં કહેવામાં આવે છે તેથી જેમ તમે જાણો છો કે 8085 સાથે એક ક્રિસ્ટલ જોડાયેલ છે જે તેના માટે કલોક સિગ્નલ જનરેટ કરે છે અને પછી ચોક્કસ સૂચના દ્વારા કેટલા કલોક ના ચક્ર લેવામાં આવશે તે મેન્યુઅલ માં દસ્તાવેજીકૃત થયેલ છે આપણે તે બધા ક્લોક ચક્ર ને આવશ્યકપણે ઉમેરીશું કે જે અલગ અલગ સૂચનાઓમાં જરૂરી છે અને ચિપ સાથે જોડાયેલા ક્રિસ્ટલ કનેક્ટેડ ઓસિલેટર ની આવર્તન જાણીને આવા કોડ ફ્રેગમેન્ટ દ્વારા ઉત્પાદિત વાસ્તવિક વિલંબ શું છે તે આપણે શોધી શકીએ છીએ તેથી એકંદરે વિલંબ કે જેની ગણતરી કરવામાં આવે છે તે આવર્તન દ્વારા વિભાજિત T અવસ્થાઓની સંખ્યા દ્વારા આપવામાં આવે છે તેથી જો આપણને MVI સૂચના મળી હોય તો ઉદાહરણ તરીકે જો આપણે મેન્યુઅલ માં તપાસ કરીએ તો તમે જોશો કે આ માટે 7 આવા ક્લોક સાયકલ અથવા 7 T સ્ટેટ્સ ની જરૂર હોય છે તેથી જો માઇક્રોપ્રોસેસર 2 મેગાહર્ટ્ઝ પર ચાલી રહ્યું હોય તો આ સૂચનાને પૂર્ણ કરવા માટે લગભગ 3 5 માઇક્રોસેકન્ડ ની જરૂર પડશે જેથી કરીને તમે ગણતરી કરી શકો કારણ કે તે 7 કલોક ચક્ર છે તેથી તે માઇક્રો પ્રક્રિયા માટે 3 5 માઇક્રોસેકન્ડ હશે તેથી આ પ્રકારની માહિતીનો ઉપયોગ કરીને આપણે કોઈપણ કોડ સેગમેન્ટ માટે જરૂરી સમયની ગણતરી કરી શકીએ છીએ તેથી ચાલો આપણે પાછા જઈએ અને વિલંબ લૂપ ના આપણા પ્રથમ ઉદાહરણ પર જઈએ કે જે આપણી પાસે હતું અને જોવાનો પ્રયાસ કરીએ કે વિલંબની માત્રા કેટલી છે કે જે તે પેદા કરી શકે છે તેથી જો આ કોડ ફ્રેગમેન્ટ મોટા કોડ ની અંદર મૂકવામાં આવે તો તે કોડ માં થોડો વિલંબ કરશે તેથી આપણે કરીશું અને જેમ મેં કહ્યું છે કે આ ઘણી વખત જરૂરી છે ખાસ કરીને જ્યારે તમે કોઈ ડિસ્પ્લે પાર્ટ કરી રહ્યા હોવ ત્યારે કહો કે ડિસ્પ્લે નો ભાગ કોના માટે છે તે મનુષ્ય માટે છે તેથી આપણી આંખો તે ફેરફારોને શોધી પણ નહીં શકે તેથી મારે થોડા સમય માટે ડિસ્પ્લે રાખવી પડશે અને જ્યારે તે ખૂબ જ ઝડપથી બદલાય છે ત્યારે આંખ તે ફેરફારને જોઈ શકશે નહીં તેથી આ વિલંબ લૂપ નો ઉપયોગ તે હેતુ માટે થાય છે તેથી આપણે પ્રોગ્રામમાં ચોક્કસ સમય વિલંબ પેદા કરવા માટે લૂપ નો ઉપયોગ કરી શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે જો આપણે આ પ્રોગ્રામ MVI C FF હેક્સ માં જોઈએ તો કારણ કે ડીક્રીમેન્ટ C અને JNZ લૂપ છે તેથી જો તમે મેન્યુઅલ માં જોશો તો તમે જોશો કે આ MVI સૂચના 7 T સ્ટેટ્સ લે છે અને પછી આ ઘટાડો C સૂચના 4 T સ્ટેટ્સ લે છે અને JZN લૂપ તે 10 T સ્ટેટ્સ લે છે હવે પ્રથમ સૂચના એ લૂપ પ્રારંભિક સૂચના છે જો તમે આ કોડ ફ્રેગમેન્ટ ને જોશો તો તે માત્ર એક જ વાર એક્ઝિક્યુટ થાય છે પરંતુ MVI સૂચના માત્ર એક જ વાર એક્ઝિક્યુટ થાય છે અને નીચેની સૂચનાઓ જે DCR C અને JNZ લૂપ છે તે એટલે કે તે 255 વખત પુનરાવર્તિત થશે આ FF મૂલ્ય 255 છે તેથી તે 255 પુનરાવર્તન થશે તેથી જો તમે T સ્ટેટ્સ 10 અને 4 ની આ બે કિંમતો ઉમેરો તો આનું કુલ એક પુનરાવર્તન લૂપ 14 T સ્ટેટ્સ લેશે તેથી તે 255 વખત પુનરાવર્તિત થાય છે તેથી તમે શોધી શકો છો કે કેટલો સમય જરૂરી છે તેથી તે 25514 જેટલો છે અલબત્ત ત્યાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દો છે તે લૂપ નું છેલ્લું પુનરાવર્તન છે તેથી JZN નિષ્ફળ જશે અને 10 T સ્ટેટ્સને બદલે માત્ર 7 T સ્ટેટ્સની જરૂર પડશે તેથી આ એક ખૂબ જ ચોક્કસ મિનિટ વિલંબની ગણતરી છે કારણ કે આ JNZ લૂપ સૂચના છે તેથી જ્યારે લૂપ સફળ થાય ત્યારે તે 10 T સ્ટેટ્સ લે છે કારણ કે તે કિસ્સામાં પ્રોગ્રામ કાઉન્ટર ને મેમરી માંથી કિંમત સાથે લોડ કરવાની હોય છે જે સૂચના હોય તે લૂપ ને ઓફસેટ કરે છે તેથી તે પ્રોગ્રામ કાઉન્ટર માં લોડ કરવું પડશે તેથી તે સમય લે છે હવે જો લૂપ નિષ્ફળ જાય એટલે કે Z ફ્લેગ સેટ કરેલ હોય તો તે કિસ્સામાં સૂચનાનો છેલ્લો ભાગ અમલમાં આવતો નથી કે જ્યાં પ્રોગ્રામ કાઉન્ટર આ લૂપ સરનામાંની કિંમત સાથે લોડ કરવામાં આવશે તેથી તે ચલાવવામાં આવતું નથી અને તેને થોડી ઓછી સંખ્યા ઓછી કલોક ચક્રની જરૂર હોય છે અને તે BC છે જેને 10 ને બદલે 7 T સ્ટેટ્સની જરૂર છે જેથી યોગ્ય રીતે ગણતરી કરી શકાય તેથી આપણે લૂપ માંથી કુલ વિલંબમાંથી આ 3 T સ્થિતિઓને બાદ કરવી જોઈએ અને પ્રોગ્રામના ટુકડાનો કુલ વિલંબ T વિલંબ દ્વારા આપવામાં આવે છે T To Tl કે જ્યાં To એ લૂપ ની બહારનો વિલંબ છે Tl એ લૂપ નો વિલંબ છે અને T વિલંબ એ કુલ વિલંબ છે તેથી જો ત્યાં સંખ્યાબંધ સૂચનાઓ હોય કે જે લૂપ માં નથી હોતી અને જે લૂપ ની બહાર હોય છે તો તે ગણતરીમાં ફાળો આપશે આપણા કિસ્સામાં માત્ર એક જ સૂચના છે જે C રજિસ્ટર ને મૂલ્ય સાથે શરૂ કરી રહી છે તેથી આપણા કિસ્સામાં આ To એ MVI સૂચનાના 7 T સ્ટેટ્સ વિલંબની બરાબર છે અને Tl 14255 3 છે કારણ કે છેલ્લા પુનરાવર્તન માટે JZN ને તે 3 ચક્રની જરૂર રહેશે નહીં તેથી તેને 10 ને બદલે 7 ચક્રની જરૂર પડશે અને તે 3567 T સ્ટેટ્સ સુધી જાય છે તેથી 2 સૂચનાઓ માટે 14 T જણાવે છે તેથી તે 255 વખત પુનરાવર્તિત થાય છે જે 3 T દ્વારા ઘટાડે છે અને તે કહે છે કે તે Tl ની અંતિમ ગણતરી માટે છે હવે એકવાર આની ગણતરી થઈ જાય પછી તમે શોધી શકો છો કે કેટલો સમય જરૂરી છે આ કુલ T છે જે જરૂરી છે જે 7 3567 છે એટલે કે તે 3574 T સ્ટેટ છે હવે જો તમે પ્રોસેસરની કામગીરીનું આવર્તન જાણતા હોવ તો તમે એ ગણતરી કરી શકો છો કે આ મૂલ્યને અનુરૂપ કુલ સમય કેટલો હશે તેથી આ રીતે આપણે સમય વિલંબની ગણતરી કરી શકીએ છીએ જે વિલંબ લૂપ દ્વારા રજૂ કરવામાં આવે છે તેથી જો આપણે વધુ વિલંબ કરવા માંગીતા હોઈએ તો એક રસ્તો એ છે કે આ રજિસ્ટર જોડીનો લૂપ કાઉન્ટર તરીકે ઉપયોગ કરવો તેથી ચાલો આપણે એક ઉદાહરણ તરીકે લીધેલા બીજા પ્રોગ્રામમાં જોઈએ જ્યાં પહેલા આ LXI B 1000h છે LOOP DCX B MOV AC ORA B JZN loop જો તમે મેન્યુઅલ માં જોશો તો આ LXI B સૂચના 10 T સ્ટેટ્સ છે DCX 6 T સ્ટેટ્સ છે MOV A C 4T સ્ટેટ્સ છે ORA 4 T સ્ટેટ્સ છે અને JZN 10 T સ્ટેટ્સ લે છે અલબત્ત એ અપવાદ સાથે કે છેલ્લા પુનરાવર્તન માટે JZN 7 T સ્ટેટ્સ લેશે તેથી એકવાર તમે આ જાણતા હોવ તો આ સમાન રીતે તમે કલોક ના ચક્રની કુલ સંખ્યાની ગણતરી કરી શકો છો તેથી T આઉટ એટલે કે To તે વિલંબ છે જે સૂચનાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અને જે લૂપ માં નથી અને જે આપણે આ ઉદાહરણમાં LXI સાથે કરીએ છીએ તેથી તે લૂપ ની અંદર 10 T સ્ટેટ્સ છે તેથી આપણને આ મળ્યું છે અને આપણે 1000 હેક્સ સાથે લોડ કર્યું છે જે દશાંશમાં 4096 ને અનુરૂપ છે તેથી તે આ છે અને આ T સ્ટેટ્સનો સરવાળો 6 4 4 10 છે જે 24 ની બરાબર છે તેથી તે 24 4096 3 તેથી 3 ઘટે છે કારણ કે છેલ્લું પુનરાવર્તન 3 ચક્ર લેશે નહીં અને 10 ચક્ર તે 3 ચક્ર ઓછા લેશે તેથી કુલ 98301 T સ્ટેટ્સ છે તેથી છેલ્લા પુનરાવૃત્તિમાં JNZ સૂચના માટે 3 T સ્ટેટ્સ દ્વારા ઘટાડી 96 વખત પુનરાવર્તિત લૂપ માં 4 સૂચનાઓ માટે 24 T સ્ટેટ્સ છે તેથી આ રીતે Tl ની આ ગણતરી કરવામાં આવશે અને હવે તમે To અને Tl ઉમેરીને કુલ વિલંબની ગણતરી કરી શકો છો વધુ વિલંબનો સમાવેશ કરવાની બીજી રીત એ નેસ્ટેડ લૂપ દ્વારા છે તેથી આપણે આના જેવું કંઈક કરી શકીએ જે નેસ્ટેડ લૂપ નું એકંદર માળખું છે તેથી આપણે લૂપ 2 નો પ્રારંભ કરીએ છીએ પછી આ લૂપ 2 ની બોડી છે પછી લૂપ 2 ના મુખ્ય ભાગમાં લૂપ 1 શરૂ કરીએ છીએ અને પછી આપણી પાસે લૂપ 1 ની બોડી છે અને પછી આપણે આંતરિક લૂપ માટે કાઉન્ટર અપડેટ કરીએ છીએ જો તે અંતિમ ગણતરી હોય તો અને જો તે ના હોય તો તે પાછું જાય છે અને આંતરિક લૂપ પુનરાવર્તિત થાય છે અને જો તે હા હોય તો બાહ્ય લૂપ માટેનું કાઉન્ટર અપડેટ થાય છે તેથી કાઉન્ટર અપડેટ થાય છે અને પછી આપણે તપાસીએ છીએ કે શું આ બાહ્ય લૂપ છે કે નહીં અને તેની અંતિમ ગણતરી છે કે નહીં અને જો તે ન હોય તો તે અહીં જશે અને બાહ્ય લૂપ નું આગલું પુનરાવર્તન કરશે તેથી આ રીતે આપણી પાસે આ નેસ્ટેડ લૂપ હોઈ શકે છે અને આપણે 2 કાઉન્ટર્સ માટે 2 રજિસ્ટર દ્વારા એસેમ્બલી લેવલ પ્રોગ્રામ માં તેનો અમલ કરી શકીએ છીએ તેથી બાહ્ય લૂપ 2 અને લૂપ 1 માટે આપણે ગણતરીની કિંમતો રાખવા માટે 2 અલગ અલગ રજિસ્ટર મૂકી શકીએ છીએ તો આ એક ઉદાહરણ છે તેથી અહીં આપણે શું કરી રહ્યા છીએ તે MVI B10 હેક્સ છે B એ 10 હેક્સ થી લોડ થાય છે જે 16 છે પછી C FF હેક્સ થી લોડ થાય છે જે 255 છે અને પછી આપણે આમ કરીએ છીએ કે આ C આ આ B રજિસ્ટર છે તેથી આનો ઉપયોગ બાહ્ય લૂપ ઇન્ડેક્સ તરીકે થાય છે અને C રજિસ્ટર નો ઉપયોગ આંતરિક લૂપ ઈન્ડેક્સ તરીકે થાય છે હવે આ ઘટાડો C છે તેથી તેઓ C ની કિંમત ઘટાડી રહ્યા હતા અને પછી આપણે તપાસીએ છીએ કે મૂલ્ય 0 બન્યું છે કે નહીં અને જો તે 0 ન હોય તો આપણે લૂપ 1 પર પાછા જઈએ છીએ તેથી આ ઘટાડો C અને JZN લૂપ 1 છે તેઓ એક્ઝિક્યુટ થવાનું ચાલુ રાખે છે અને પછી એકવાર આ C રજિસ્ટર 0 થઈ જાય પછી B ઘટે છે અને પછી જો B એ 0 ન હોય તો આપણે લૂપ 2 પર પાછા જઈએ છીએ જ્યાં આ C રજિસ્ટર ફરીથી FF હેક્સ સાથે શરૂ થાય છે અને આંતરિક લૂપ થોડા સમય માટે ચાલુ રહે છે તેથી આ રીતે આપણે નેસ્ટેડ લૂપ લાગુ કરી શકીએ છીએ અને આમાં સિંગલ રજિસ્ટર ની સરખામણીમાં વધુ વિલંબ થઈ શકે છે અથવા જો મૂલ્યો યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યા હોય તો આપણે વિલંબ તરીકે રજિસ્ટર જોડી કરતાં વધુ સારી રીતે વિલંબ મેળવી શકીએ છીએ તેથી નેસ્ટેડ લૂપ માટે ગણતરી સમાન છે સિવાય કે આપણે દરેક લૂપ માટે સૂત્ર વારંવાર લાગુ કરીએ તેથી આપણે આંતરિક લૂપ થી શરૂઆત કરવી પડશે અને આંતરિક લૂપ ના વિલંબની ગણતરી કરવી પડશે અને પછી આપણે બાહ્ય લૂપ વિલંબની ગણતરી પર જવું પડશે જ્યાં આ આંતરિક લૂપ વિલંબ એક ઘટક બનશે તેથી જો આપણે અગાઉના પ્રોગ્રામમાં જોઈએ તો આ આંતરિક લૂપ કે જે DCR C છે પછી JZN લૂપ 1 વગેરે છે જેથી તેઓ સંખ્યાબંધ કલોક ના ચક્રો લેશે તેથી T01 કે જે બાહ્ય લૂપ 1 છે તે MVI C FF હેક્સ છે તેથી તે C રજિસ્ટર ઇનિશિયલાઇઝેશન ઇન્સ્ટ્રક્શન છે જે લૂપ 1 માટે લૂપિંગ ભાગ માટે 7 T સ્ટેટ્સ લે છે તેથી તેને આપણે અગાઉ જોયું તેમ લઈશું 255 14 3 તેથી તે 3567 T સ્ટેટ્સ છે હવે આ આંતરિક લૂપ માટે જરૂરી કુલ સમય છે તે 7 3567 છે તેથી 3574 એ કુલ T ની સંખ્યા છે જે આંતરિક લૂપ કરવા માટે બાહ્ય લૂપ ના એક પુનરાવર્તન માટે જરૂરી છે આગળ આ બાહ્ય લૂપ ની ગણતરી કરવાની રહેશે તેથી બાહ્ય લૂપ માં આપણને આ MVI B 10 હેક્સ લૂપ બોડીની બહારની સૂચના તરીકે મળ્યું છે તેથી તે 7 T સ્ટેટ્સ લેશે અને આ લૂપ 1 છે તો હવે કુલ સમય કેટલો જરૂરી છે તેથી આ મૂળભૂત રીતે 16 વખત છે તેથી મૂલ્ય 10 હતું એટલે કે તે છે તે 16 વખત પુનરાવર્તિત થશે 16 નો ગુણાકાર આ 14 સાથે થશે જે આ આંતરિક લૂપ નો પ્રારંભિક ભાગ છે અને વત્તા આ 3574 માં 14 વત્તા 3574 છે તેથી તેનો 16 વડે ગુણાકાર થશે તેથી આ 14 T સ્ટેટ્સ DCR B સૂચના અને JNZ સૂચનામાંથી આવે છે તેથી આ મૂળભૂત રીતે આમાંથી છે આ DCR B અને આ JNZ છે તેઓ વાસ્તવમાં તે એક્સટ્રેક્ટર લઈ રહ્યા છે જે 10 વત્તા 4 એટલે કે14 ચક્ર છે તેથી તે બાહ્ય લૂપ નો એક ભાગ છે તેથી તેઓ અહીં શામેલ છે અને આ 3574 છે તેથી આ મૂળભૂત રીતે લૂપ 1 માટે ટી સ્ટેટ્સ છે તેથી તે 16 વખત પુનરાવર્તિત થાય છે આ 3 14 વત્તા 3574 આપે છે આ બાહ્ય લૂપ નું એક પુનરાવર્તન છે અને તે 16 વડે ગુણાકાર કરવામાં આવે છે જેથી આપણે બાહ્ય લૂપ માઈનસ 3 માટે વિલંબ મેળવી શકીએ કારણ કે છેલ્લા પુનરાવર્તન માટે કે DCR B JZN સૂચનાને ઓછા કલોક ચક્રની જરૂર પડશે તેથી તે કુલ 57405 T સ્ટેટ્સ આપે છે તેથી તે નેસ્ટેડ લૂપ જોડી દ્વારા ઉત્પાદિત કુલ વિલંબ 7 57405 છે તેથી 57412 T સ્ટેટ્સ છે તો અહીં સંપૂર્ણ વિલંબ રજૂ કરવામાં આવ્યો છે તેથી જો આપણે ધારીએ કે કલોક નો સમયગાળો 0 5 માઇક્રો સેકન્ડ હોય તો આ આવર્તન તે મુજબ 10 5us હોય છે તેથી તે કુલ વિલંબ 28 706 મિલિસેકન્ડ છે તેથી આ સૂચના દ્વારા ઉત્પાદિત ચોક્કસ વિલંબ છે આ તેનો એક ચોક્કસ પ્રોગ્રામ છે કે તે કેવી રીતે લૂપ નેસ્ટ કરે છે તેથી આ વિશિષ્ટ પ્રોગ્રામમાં તેને 28 706 મિલિસેકન્ડ્સ નો ચોક્કસ વિલંબ થયો છે તો આ એસેમ્બલી ભાષા પ્રોગ્રામિંગ ની સુંદરતા છે જો તે જ વસ્તુ તમે ઉચ્ચ સ્તરીય ભાષા પ્રોગ્રામ સાથે કરો તો આપણને ખાતરી નથી હોતી કે આ સૂચનાઓ કેટલો સમય લેશે કારણ કે તે કમ્પાઈલર પ્રોગ્રામ ને મશીન કોડ માં કેવી રીતે ભાષાંતરિત કરે છે તેના પર આધાર રાખે છે પરંતુ જો તમે એસેમ્બલી ભાષામાં જોઈ રહ્યા હોવ અથવા તમે એસેમ્બલી ભાષામાં પ્રોગ્રામ લખી રહ્યાં હોવ તો પ્રોગ્રામર ને પ્રોગ્રામમાં મૂકવામાં આવેલી ચોક્કસ સૂચના ખબર હશે અને તદનુસાર વિલંબની ગણતરી કરી શકે છે અને પ્રોગ્રામ માટે જરૂરી સમયની ગણતરી કરી શકે છે તેથી તે રીતે જ્યારે તમે ખૂબ જ ચોક્કસ સમયની માહિતી શોધી રહ્યા હોવ ત્યારે આ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ્સ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે વિલંબને વધુ કેવી રીતે વધારવો તેથી જો તમે આપણે જે કંઈ કર્યું છે તેનાથી સંતુષ્ટ ન હોવ તો તમે કેટલીક બનાવટી સૂચનાઓ દાખલ કરી શકો છો જેમ કે NOP કોઈ ઓપરેશન નથી અને ત્યાં NOP નામની એક વિશેષ સૂચના છે જે લગભગ તમામ પ્રોસેસરો તેમજ 8085 માં છે તેથી તમે લૂપ ના મુખ્ય ભાગમાં તેને મૂકી શકો છો જે NOP સૂચના છે તેથી જો તમે NOP સૂચના મૂકો તો તે સિસ્ટમ માં થોડો વિલંબ રજૂ કરશે અને તે થશે તેથી એક NOP સૂચના ખરેખર 4 કલોક ચક્ર લે છે તેથી આ પ્રોગ્રામમાં જો હું અહીં અથવા ત્યાં NOP મૂકું તો તેનો અર્થ એ છે કે આંતરિક લૂપ નું બોડી 4 વધુ T અવસ્થાઓ દ્વારા વિસ્તૃત થશે તેથી તેના બદલે આ 255 ગુણ્યાં 14 છે તેથી તે 14 વત્તા 4 એટલે કે 18 થશે તેથી આ મૂલ્ય 18 થશે પરિણામે આ મૂલ્ય બદલાશે અને તે આખરે કુલ કલોક ને અસર કરશે તેથી આ મૂલ્યમાં ફેરફાર થશે તેથી આનું કુલ મૂલ્ય બદલાઈ જશે અને તે વિલંબને અસર કરશે તેથી કહો કે તમે ત્યાં સંખ્યાબંધ NOP સૂચનાઓ મૂકી શકો છો જો તમે થોડી વધુ વિસ્તૃત વિલંબ કરવા માંગો તો તમે સૌથી અંદરના લૂપ માં સંખ્યાબંધ NOP સૂચનાઓ મૂકી શકો છો જેથી કરીને તે વિલંબ મૂલ્યમાં વધારો થાય છે આગળ આપણે અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આપીશું જેમ કે માઇક્રોપ્રોસેસર માં જ્યારે કેટલીક સૂચનાઓ અમલમાં આવી રહી હોય ત્યારે તે કરવામાં આવે છે તો આ કોઈપણ પ્રોસેસરના મેન્યુઅલ માં દસ્તાવેજીકૃત થયેલ હોય છે તેથી જો તમને ADD R1 R2 જેવા ઑપરેશન કરવા માટે આપણે જોયેલા પ્રારંભિક આર્કિટેક્ચર ના વ્યાખ્યાન માં યાદ હોય તો આપણે અમુક નિયંત્રણ સિગ્નલો ને યોગ્ય ક્રમમાં સક્રિય કરવા પડતા હતા તેથી અહીં પણ તે જ વસ્તુ છે જેમ કે હવે આપણે 8085 આર્કિટેક્ચર જાણીએ છીએ હવે અહીં પણ સૂચનાઓનું અમલીકરણ કરવા માટે કેટલાક ઓપરેશન કરવા માટે આપણે તે સંખ્યાબંધ નિયંત્રણ સંકેતો અને 8085 ડીકોડર અને સિક્વન્સર ને નિયંત્રિત કરવાની જરૂર પડશે કે જે બરાબર આ જ ઓપરેશન કરે છે તેથી આપણે કેટલીક સૂચનાઓ પર ધ્યાન આપીશું અને તે T સ્ટેટ્સની સંખ્યા પર કેવી રીતે અમલમાં આવે છે તે અહીં જોવામાં આવશે તેથી આ ટાઇમિંગ ડાયાગ્રામ છે જે સૂચનાના અમલ દરમિયાન જનરેટ થતા વિવિધ નિયંત્રણ સંકેતોન રજૂઆત છે તેથી આ વાસ્તવમાં સિગ્નલ રેખાઓ છે જેનું નિરીક્ષણ કરવામાં આવે છે હાયર ઓર્ડર એડ્રેસ બસ લોઅર ઓર્ડર એડ્રેસ બસ ડેટા બસ વગેરે તો આ તમે જાણો છો કે તે મલ્ટિપ્લેક્સ છે પછી ALE સિગ્નલ RD WR અને IOM છે તેથી આ એવા સિગ્નલો છે જે ટાઇમિંગ ડાયાગ્રામ હેતુ માટે દેખરેખ રાખશે અને જેમ તમને યાદ છે કે આ રીડ રાઈટ છે તેથી તે બધા કોમ્પ્લિમેન્ટ્રી સંકેતો છે જે RD WR છે તેથી જ્યારે મૂલ્ય ઓછું હોય ત્યારે તેઓ સક્રિય હોય છે અને આ ચોક્કસ IOM છે તેથી અહીં પણ એક બાર છે તેથી તે સિગ્નલનો અર્થ એ છે કે જો ઓપરેશન મેમરી એક્સેસ માટે હોય તો તે કિસ્સામાં આ IOM લાઇન 0 ની બરાબર હશે અને જો તે ઉપકરણમાંથી ઇનપુટ આઉટપુટ કરી રહી હોય તો તે આ IOM લાઇન 1 ની બરાબર કરશે પ્રથમ ઉદાહરણ જોવા માટે ચાલો આપણે સૂચના MOV AB ને જોઈએ ધારો કે આ સૂચના મેમરી સ્થાન A000 હેક્સ પર સંગ્રહિત છે તેથી પ્રથમ વસ્તુ જે કરવાની છે તે એ છે કે આ સૂચનાને મેમરી માંથી સૂચના રજિસ્ટર માં લાવવાની રહેશે તેથી જો તમે આ MOV AB ના કોડ માં જુઓ તો 78 હેક્સ છે તેથી સૂચના રજિસ્ટર માં આ મૂલ્ય 78 લાવવાની આ કામગીરીને ઓપકોડ ફેચ સાયકલ અથવા OFC તરીકે ઓળખવામાં આવે છે તેથી આને OFC અથવા ઓપકોડ ફેચ સાયકલ કહેવામાં આવશે તેથી આ ચક્રમાં ઓપકોડ 78 મેમરી માંથી પ્રોસેસર સૂચના રજીસ્ટર માં લાવવામાં આવશે તેથી આ ટાઇમિંગ ડાયાગ્રામ છે તેથી તમે જોશો કે પ્રથમ જો હું થોડો પાછો જાઉં તો તમે આ એડ્રેસ માં જુઓ કે તે 16 બીટ એડ્રેસ છે જેમાંથી આ A 0 એ હાયર ઓર્ડર એડ્રેસ બાઈટ છે અને 00 એ લોઅર ઓર્ડર એડ્રેસ બાઈટ છે તેથી એડ્રેસ બસ પર A000 મૂકવા માટે A0 ને હાયર ઓર્ડર એડ્રેસ બસ પર મૂકવામાં આવશે અને આ 00 ને લોઅર ઓર્ડર એડ્રેસ બસ પર મૂકવામાં આવશે તેથી તે થઈ ગયું છે તો આ સમગ્ર ઓપરેશન ઓપકોડ ફેચ સાયકલ માટે તે 4 T સ્ટેટ્સ લે છે તો આ T1 T2 T3 અને T4 છે તેથી T1 આ બિંદુથી શરૂ થાય છે અને તે આ બિંદુએ સમાપ્ત થાય છે અને પછી T 2 આ બિંદુથી શરૂ થાય છે અને તે આ બિંદુ પર લક્ષ્ય રાખે છે અને સિગ્નલો ની આ રાઇઝિંગ અને ફોલિંગ એજીસ માટે મેમરી દ્વારા એ જાણવા માટે નમૂના લઈ શકાય છે કે સંક્રમણો ક્યાં થઈ રહ્યાં છે અને તેની ચોક્કસ સમય અવધિ જાણવા માટે તેથી આ હાયર ઓર્ડર એડ્રેસ બસ સ્થિર મૂલ્ય મેળવી રહી છે તમે કહી શકો કે આ T1 નીચે આવ્યા પછી તેણે ઉચ્ચથી નીચું સંક્રમણ કર્યું છે તેથી આ હાયર ઓર્ડર એડ્રેસ બસ ના આ T માં આ મૂલ્ય A0 છે પછી લોઅર ઓર્ડર એડ્રેસ બસ છે તેથી જ્યારે આ હોય ત્યારે આ જંકશન પર તે સમય સુધીમાં આ કલોક નું ઉચ્ચથી નીચું સંક્રમણ દરમ્યાન નીચલા ક્રમની એડ્રેસ બસ માં યોગ્ય મૂલ્ય હશે તેથી આ A0 એ હાયર ઓર્ડર એડ્રેસ બસ માં છે અને 00 લોઅર ઓર્ડર એડ્રેસ બસ માં છે અને પ્રોસેસર ALE સિગ્નલ પણ જનરેટ કરે છે તેથી જેમ તમને યાદ છે કે ત્યાં એક લેચ જોડાયેલ છે તેથી આ લોઅર ઓર્ડર એડ્રેસ બસ વેલ્યુ 00 નો ઉપયોગ કરવામાં આવશે જે આ ALE સિગ્નલ દ્વારા તે બાહ્ય લેચ પર લૅચ કરવામાં આવશે અને આ ALE સિગ્નલ હંમેશા T1 કલોક ની સ્થિતિમાં જનરેટ થાય છે તેથી T1 ચક્ર પર આ ALE સિગ્નલ જનરેટ થશે અને આ ALE સિગ્નલનો ઉપયોગ એડ્રેસ લેચ પર વેલ્યુ 00 લગાવવા માટે કરવામાં આવશે અને પછી તે પછી ALE નીચું થાય છે અને આ પછી પરફોર્મ પોઈન્ટ આગળ વધે છે તેથી એડ્રેસ બસ સામગ્રી એ નીચા ક્રમમાં એડ્રેસ બસ સામગ્રી અર્થપૂર્ણ નથી કારણ કે ALE નીચું ગયું છે તેથી લેચ ને ત્યાં પહેલાથી જ 0 0 મૂલ્ય છે તેથી મેમરી માટે હવે A0 એ હાયર ઓર્ડર એડ્રેસ બસ માં છે અને 00 લોઅર ઓર્ડર એડ્રેસ બસ માં છે તેથી અને પ્રોસેસર આ રીડ બાર સિગ્નલ ને સક્રિય કરે છે તેથી તે રીડ બાર છે અત્યાર સુધી તે ઉંચુ હતું હવે તે નીચું થઈ ગયું છે તેથી રીડ બાર સિગ્નલ અને A000 એડ્રેસ મેળવવાથી મેમરી અનુરૂપ સ્થાન સામગ્રીને ડેટા બસ માં મૂકશે તેથી 78 હેક્સ તે ડેટા બસ માં આવે છે અને તેથી હવે તમે કહી શકો છો કે આ ખરેખર પ્રોસેસર તરફ છે એટલે કે મેમરી માંથી પ્રોસેસર તરફ અને તમે જોશો કે રાઇટ બાર લાઇન છે તેથી આ સતત વધારે છે કારણ કે આ મેમરી લખવાની ક્રિયા નથી તેથી અલબત્ત ફેચ એ મેમરી રીડ ઓપરેશન છે જે આપણે મેમરી માંથી કંઈક વાંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ રીડ બાર લાઇન સતત ઊંચી હોય છે અને T2 થી T3 આ રીડ બાર લાઇન ઓછી હશે અને વચ્ચે થોડા સમય માટે રીડ બાર લાઇન ઓછી થઈ જશે અને આ IOM રેખા છે તેથી આ લાઇન ઓછી છે કારણ કે આ એ મેમરી ઓપરેશન એ મેમરી રીડ ઓપરેશન છે તેથી આ IOM લાઇન 0 ની બરાબર હશે અને પરિણામે આ મેમરી ઓપરેશન છે તેથી આ સમયે તમે જોઈ શકો છો કે આ સમય સુધીમાં T2 અને T3 મેમરી ના જંકશન સુધીમાં ડેટા બસ પર મૂલ્ય 78 હેક્સ મૂકવાની અપેક્ષા છે અને પ્રોસેસર તેને વાંચવામાં સક્ષમ હશે અને પછી આ ભાગમાં આમ આ T4 તમે જોશો કે T4 માં કશું જ નોંધપાત્ર થતું નથી જ્યાં સુધી આ સંકેતોનો સંબંધ છે ત્યાં સુધી શું થાય છે કે તે દસ્તાવેજીકૃત નથી પરંતુ તે અપેક્ષિત છે કે પ્રોસેસર સૂચનાનો અર્થ મેળવવા માટે આ તબક્કામાં તે ડીકોડ ઑપરેશન કરી રહ્યું છે તેથી અહીં તે opcode fetch cycle કરી રહ્યું છે અને દરેક સૂચનામાં આ ઓપકોડ ફેચ છે તેથી પ્રોસેસર માટે જેમ મેં કહ્યું કે જો તમે પ્રોસેસર ને રીસેટ કરો તો તે આ પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ ને એડ્રેસ બસ પર મૂકશે તેથી તે હાયર ઓર્ડર એડ્રેસ બસ પર PC હાઇ જશે અને લોઅર હાયર ઓર્ડર એડ્રેસ બસ PC 1 લોઅર ઓર્ડર 8 બિટ્સ જશે અને આ ALE સિગ્નલ જનરેટ થશે પછી આ રીડ બાર સિગ્નલ જનરેટ થશે તેથી તે ચોક્કસ મેમરી સ્થાન પરની સામગ્રીમાં જે કંઈપણ હશે તેની નકલ કરવામાં આવશે અને સૂચના રજિસ્ટર માં અને પ્રોસેસર તે સૂચનાને અમલમાં મૂકવાનો પ્રયાસ કરશે તે સૂચનાનો અર્થ જે પણ હોય તે પછી તે સૂચના પૂરી થતાં જ ફરીથી તે થઈ જશે તેથી તે ફરીથી ALE સિગ્નલ જનરેટ કરશે જે બસ માં PC ઉચ્ચ અને PC નીચી કિંમતો મૂકશે તેથી આ રીતે આ ઓપકોડ મેળવવાની કામગીરી ચાલુ રહે છે